આપણી પાસે આગળની મહત્વની બાબત એ છે કે ટાઈમર માં કઈ વેલ્યુ લોડ કરવી જોઈએ આપણે અત્યાર સુધી જેટલા પ્રકારનાં ઉદાહરણો જોયા છે તેમાં જો આપણે આ ટાઈમરને અમુક વેલ્યુ સાથે લોડ કરીએ તો આપણે એ ગણતરી કરી શકીએ છીએ કે ત્યાં જે વિલંબ થાય છે તે શું છે પરંતુ સામાન્ય રીતે આપણને તેની અન્ય રીતે જરૂર છે જે ચોક્કસ એપ્લિકેશન માટે છે તેથી જરૂરી વિલંબની રકમ જાણીતી હોય તેના માટે આપણે તે મુજબ ટાઈમર શરૂ કરવું પડશે તેથી આપણે જે કરવાની જરૂર છે તે માત્ર આપણે અગાઉ કરેલી ગણતરીને ઉલટાવી લેવાની છે તેથી ધારો કે આપણને 11 0592 મેગાહર્ટ્ઝની આ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી મળી છે અને આપણે ઇચ્છિત વિલંબ જાણીએ છીએ પરંતુ TH અને TL રજિસ્ટરમાં કઈ કિંમત લોડ કરવી જોઈએ તેથી સૌ પ્રથમ 11 0592 તમે જાણો છો કે તે 12 વડે વિભાજિત થશે તેથી આ વિલંબ 12 ભાગ્યા આ મૂલ્ય હશે તેથી તે આપણને તે ઘડિયાળની આવર્તન સાથે આપશે અને પરિણામે 1 ઘડિયાળનો વિલંબ થશે અને 1 ઘડિયાળનો સમયગાળો 1 085 માઇક્રોસેકન્ડ છે તેથી આ મૂલ્ય 1 085 માઇક્રોસેકન્ડ છે જો તમે તેનો ઉપયોગ તમને જરૂરી વિલંબને વિભાજીત કરવા માટે કરો છો તેથી તમે મૂલ્ય n મેળવ્યા પછી તમને મૂલ્ય n મળશે તેથી તમે માત્ર 65536 n બાદ કરો તેથી તમે આ n ને 65536 માંથી બાદ કરો અને આપણે ચોક્કસપણે તેને હેક્સ માં કન્વર્ટ કરવાની જરૂર છે તેથી તે રીતે આપણે આ મેળવીએ છીએ અને પછી તે YYXX માં રૂપાંતરિત થશે તેથી ધારો કે આ ઉચ્ચ ઓર્ડર કરેલ છે તે ઉચ્ચ ઓર્ડર કરેલ બાઈટ છે આ XX એ તદનુસાર નીચા ઓર્ડર કરેલ બાઈટ છે TH ને YY સાથે લોડ કરવું જોઈએ અને TL XX સાથે લોડ થયેલ હોવું જોઈએ તેથી આ રીતે આપણે તેની ગણતરી કરી શકીએ ધારો કે આપણે એક પ્રોગ્રામ લખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની સ્ક્વેર તરંગ જનરેટ કરશે તેથી આપણે પિન નંબર P 2 3 પર આવર્તન 50 હર્ટ્ઝની ચોરસ તરંગ જનરેટ કરવા માંગીએ છીએ તેથી પિન નંબર 2 તેથી તે વસ્તુઓ ગૌણ છે અને હવે સૌ પ્રથમ આપણે ટાઈમરનો ઉપયોગ કરવો પડશે તેથી આ ટાઈમર કેવી રીતે શરૂ કરવું જોઈએ તેથી ચોરસ તરંગનો સમયગાળો 1 ભાગ્યા 50 હર્ટ્ઝ છે તેથી તે 20 મિલિસેકન્ડ છે તેથી આ ઉચ્ચ સમય અને ઓછો સમય બંને તેઓ 10 મિલીસેકન્ડ છે તેથી અહીં મૂળભૂત ધારણા એ છે કે ફરજ ચક્ર 50 ટકા છે તેથી આ સમગ્ર સોંપણી છે તેથી આપણે ધારીએ છીએ કે આ ફરજ ચક્ર 50 ટકા છે તેથી જો ડ્યુટી સાયકલ 50 ટકા ન હોય તો પછી તમે પ્રોગ્રામમાં થોડો ફેરફાર કરી શકો છો અને તેને પૂર્ણ કરી શકો છો તેથી તેની સાથે જો આપણે ફક્ત આ પ્રોગ્રામમાં તપાસ કરીએ તેથી આ ઉચ્ચ સમય અને નિમ્ન સમય તેઓ સમાન છે કારણ કે તે 50 ટકા છે તેથી 10 મિલિસેકન્ડ પેદા કરવા માટે હવે તે 10 મિલિસેકન્ડ છે તેથી આ 10 મિલિસેકન્ડને 1 085 માઇક્રોસેકન્ડ વડે ભાગ્યા જે આપણને 9216 આપે છે તેથી આ 65536 ઓછા 9216 56320 છે કારણ કે જો આપણે આ મૂલ્ય સાથે ટાઈમર શરૂ કરીએ તો આ બિંદુથી આગળ તેથી તે FFFF સુધી ઉપરની તરફ ગણતરી કરવાનું શરૂ કરશે અને પછી તે ઓવરફ્લો થશે તેથી તે આ રીતે ગણવામાં આવે છે તેથી હેક્સાડેસિમલ માં 56320 છે તેથી તે DC00 છે તેથી TL1 આ 00 મૂલ્ય સાથે લોડ થવો જોઈએ અને TH1 આ DCx મૂલ્ય DCH મૂલ્ય સાથે લોડ થવો જોઈએ તેથી પ્રોગ્રામ કંઈક આવો હશે પહેલા આપણે આ ટાઈમર 1 મોડ 1 નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તેના માટે TMOD રજિસ્ટર 1 0 છે પછી આ TL રજિસ્ટર 0 0 TH રજિસ્ટર્ડ 0 DC સાથે લોડ થાય છે અને પછી આપણે ટાઈમર શરૂ કરો તેથી SETB TR 1 તેથી તે ટાઈમર શરૂ કરશે અને આ P2 3 નું થોડું મૂલ્ય છે તે કદાચ ઓછું હોઈ શકે છે કદાચ વધારે છે તેથી તે વાંધો નથી તેથી કિંમત ગમે તે હોય તેથી તે ફક્ત તે જ આઉટપુટ કરશે તેથી થોડા સમય પછી જ્યારે આ ટાઈમર સમાપ્ત થશે ત્યારે આ સૂચનાઓ JNB TF1 પાછા તેથી તે આ ટાઈમર ઓવરફ્લોને સતત સેન્સ કરી રહ્યું છે અને જ્યારે તે ઓવરફ્લો થશે ત્યારે આ TF1 બીટ 1 ની બરાબર હશે તેથી તે કિસ્સામાં આ JNB ચેક ખોટો હશે તેથી તે આગામી નિવેદન પર આવશે કે જ્યાં તે ટાઈમર 1 ને સાફ કરશે તેથી તે ટાઈમર 1 ને સાફ કરશે અને પછી તે P2 3 ને પૂરક કરશે તેથી તે પીન 2 3 પર જે કંઈપણ આઉટપુટ હતું તેની પ્રશંસા કરશે તેથી તે પૂરક બનશે અને જો તે પહેલા 1 હતું તો હવે તે 0 બનશે અથવા જો તે પહેલા 0 હતું તે હવે 1 બનશે પછી તે TF1 ને સાફ કરી રહ્યું છે અને તે છે તેથી તે ફ્લેગ સાફ કરવામાં આવે છે અને પછી ફરીથી SJMP છે તેથી તે આ બિંદુ પર પાછા જશે જ્યાં તે ફરીથી યોગ્ય મૂલ્ય સાથે ટાઈમર લોડ કરશે અને તે મુજબ તે કાર્ય કરશે તેથી આ પ્રોગ્રામ P 2 3 લાઇન પર આવર્તન 50 હર્ટ્ઝની આ 50 ટકા ડ્યુટી ચક્ર ઘડિયાળ જનરેટ કરે છે તેથી જો તમને કોઈ અન્ય ડ્યુટી સાયકલની જરૂર હોય તો અલબત્ત તે થોડું જટિલ છે કારણ કે ધારો કે આપણે 80 ટકાનું ડ્યુટી સાયકલ કહેવા માંગીએ છીએ એટલે કે ઘડિયાળનો 80 ટકા સમય વધુ હોવો જોઈએ 20 ટકા સમય ઓછો હોવો જોઈએ પછી ફરીથી 80 ટકા સમય તે ઊંચું હોવું જોઈએ તો જો આ સ્થિતિ હોય તો અહીંથી અહીં આ તે છે કે 50 હર્ટ્ઝ આવર્તન જાળવવામાં આવશે તેથી આ 1 ભાગ્યા 50 સેકન્ડ છે તેથી તે ભાગ બરાબર છે પરંતુ હવે તમારે આ સમગ્ર પ્રદેશના વિલંબની ગણતરી કરવા માટે તેને 0 8 ભાગ્યા 50 માં વિભાજિત કરવું પડશે અને આ પ્રદેશના વિલંબની ગણતરી કરવા માટે 0 2 ભાગ્યા 50 માં વિભાજિત કરવું પડશે આ ટાઈમરો અલગથી લોડ કરવાના છે સૌ પ્રથમ તો તમે આ P2 3 ને શરૂઆતમાં કોઈપણ મનસ્વી મૂલ્ય રાખવા માટે ઉમેરવા માટે છોડી શકતા નથી તેથી કદાચ પહેલા આપણે બીટ P2 3 સેટ કર્યું હોય તે કહેવા માટે કે આ P2 3 ઊંચો છે અને પછી તમે તે 0 8 ભાગ્યા 50 ને અનુરૂપ વિલંબ પેદા કરવા માટે ટાઈમરનો ઉપયોગ કરો છો તેથી તે મુજબ તમારે શરૂ કરવું પડશે કે તમારે લોડ કરવું પડશે કે તમારે આ વિલંબ મૂલ્યની ગણતરી કરવી પડશે TH 1 TL 1 જોડીમાં લોડ કરવા માટે અને પછી તમારે તે કરવું પડશે તેથી તે પછી તે વિલંબ ઉત્પન્ન થશે તે પછી જ્યારે તે ઓવરફ્લો થયા પછી આ સૂચનાનો અમલ કરવામાં આવે તો તમારે તે સ્પષ્ટ બીટ P 2 3 સાફ કરવું પડશે હવે બીટ નીચો છે હવે તે પોલ બીટ ઓછો થઈ ગયો છે અને હવે તમારી પાસે છે અહીં 0 2 ભાગ્યા 50 માટે વિલંબ મૂકવા માટે ફરીથી તમારી પાસે તે JNB ચેક વગેરે સમાન સમાન પ્રકારનો ચેક અહીં હોવો જોઈએ અને પછી અંતે તમારે આ બિંદુ પર પાછા જવું જોઈએ તેથી તે પ્રકારના ફેરફારની જરૂર પડશે તેથી મને લાગે છે કે તમે અન્ય ડ્યુટી સાયકલ નો ઉપયોગ કરીને 50 ટકાને બદલે અન્ય ડ્યુટી સાયકલ નો ઉપયોગ કરીને કરી શકો છો હવે પછીના મોડ વિશે જેની આપણે ચર્ચા કરીશું તે આ મોડ 0 છે તેથી આ ટાઈમર મોડ 1 નું પ્રતિબંધિત સંસ્કરણ છે તેથી આ અન્યથા તે મોડ 0 મોડ 1 જેવું જ છે પરંતુ માત્ર એટલું જ છે કે તે 13 બીટ મૂલ્ય છે તેથી આ 8 બીટ TH 0 રજિસ્ટરમાં રાખવામાં આવશે અને 5 બિટ્સ TL 0 રજિસ્ટરમાં રાખવામાં આવશે તેથી કાઉન્ટર TH 0 TL 1 માં 0000 થી 1FFF ની વચ્ચેની કિંમતો ધરાવે છે તેથી તે 13 બીટ હોવાથી આ 8 બીટ 8 વત્તા આ અન્ય 4 બીટ 12 બીટ છે અને આ 1 છે તેથી કુલ સંખ્યા 13 બીટ સંખ્યા છે તેથી તમારી પાસે 13 બીટમાં મહત્તમ સંખ્યા હોઈ શકે છે જે તમે 1FFF રજૂ કરી શકો છો તેથી જ્યારે ગણતરી મૂલ્ય 1FFF સુધી પહોંચે છે તે પછી તે ઓવરફ્લો થશે અને જ્યારે તે તેનાથી આગળ વધવા માંગે છે ત્યારે ટાઈમર ઓવરફ્લો થશે અને ઓવરફ્લો TF બીટ સેટ કરવામાં આવશે તેથી આપણે આ પ્રારંભિક સેટ કરીએ છીએ તેથી અન્યથા ઓપરેશન સમાન છે તેથી તે 213 1 છે તેથી તે 1FFFH છે તેથી અન્યથા ઓપરેશન સમાન છે તેથી આપણે ગણતરી કરવા માટે પ્રારંભિક મૂલ્યો TH 0 TL 0 સેટ કરીએ છીએ અને જ્યારે ટાઈમર મૂલ્ય 1FFFH સુધી પહોંચે છે ત્યારે તે 0000 પર રોલઓવર થશે અને TF 0 વધારવામાં આવશે તેથી અન્યથા આ કામગીરી સમાન છે પછી આપણે મોડ 2 માં જોઈએ તો આ રસપ્રદ મોડ છે કારણ કે આમાં કેટલીક ઓટો રીલોડ સુવિધા છે તેથી સૌ પ્રથમ તે 8 બીટ ટાઈમર છે તેથી તમારો સમય વિલંબ જે તમે ઉત્પન્ન કરી શકો છો તે નાનો છે કારણ કે વિલંબ મૂલ્યો 00 થી FF લોડ કરી શકાય છે અને તે ફક્ત TH રજિસ્ટરમાં જ લોડ કરવામાં આવે છે જે ફક્ત TH 0 રજિસ્ટર છે તેથી પછી ઓટો ફરીથી છે આ ઑટો રીલોડ એટલે કે જ્યારે પણ ટાઈમર સમાપ્ત થશે ત્યારે ટાઈમર ઓવરફ્લો થશે પછી ફરીથી મૂલ્ય TH રજિસ્ટરથી TL રજિસ્ટર પર લોડ થશે તેથી TL 0 સતત વધશે અને જ્યારે TL 0 ઓવરફ્લો થશે પછી જ્યારે પણ આ TR 0 1 હશે ત્યારે TL 0 વધશે અને જ્યારે તે ઓવરફ્લો થશે ત્યારે આ TF બીટ સેટ થશે અને મૂલ્ય પણ હશે આ TL રજિસ્ટર પર ફરીથી લોડ કર્યું તેથી આ ઓપરેશન છે અને પહેલા આપણે મોડ 2 પસંદ કરવો પડશે તેથી ટાઈમર 0 માટે આપણે ટાઈમર 0 ના સંદર્ભમાં સમજાવી રહ્યા છીએ તેથી TMOD 02 છે તેથી આ TMOD રજિસ્ટર મૂલ્ય હવે આના જેવું છે તેથી તે 0000 0010 છે તેથી આ ભાગ ટાઈમર 1 માટે છે તેથી આ ગેટ છે આ CT છે તેથી તે તમારું ટાઈમર ફરી શરૂ કરશે અને આ 2 બિટ્સ ઓળખશે કે આપણે મોડ 2 માટે જઈ રહ્યા છીએ પછી આપણે પ્રારંભિક મૂલ્ય TH 0 માં સેટ કરવું પડશે તેથી મૂળ મૂલ્ય તેથી તે મૂળ મૂલ્ય TH 0 માં લોડ કરવામાં આવશે તેથી તે આ સૂચના MOV TH0 38h દ્વારા કરવામાં આવે છે ધારો કે આપણે આ પ્રારંભિક મૂલ્ય 38h તરીકે લોડ કરી રહ્યા છીએ આપણે કેરી ફ્લેગ સાફ કરવો પડશે તેથી TF 0 સાફ કરવામાં આવે છે અને પછી આ TH0 ને આઠ બીટ સાથે લોડ કરવામાં આવે છે 8051 તેની નકલ TL0 ને આપે છે કારણ કે તે મોડ 2 છે તેથી આ સ્પષ્ટ રીતે કરવામાં આવે છે કે આ TH0 TL0 ને TH0 ની કિંમત 38 h મેળવે છે તેથી તે આપોઆપ થાય છે તેથી હવે તે ટાઈમર શરૂ કરશે તેથી તમારે આ SETB TR0 નો ઉપયોગ કરવો પડશે અને તે સમય શરૂ થશે તેથી એકવાર આપણે આ ટાઈમર મોડને મોડ 2 પર સેટ કરી લઈએ અને પછી આ TH 0 રજીસ્ટર્ડ 38 h સાથે લોડ થાય તો આ TL 0 આપોઆપ 38 કલાક સાથે લોડ થશે તેથી આગળ તમે આ TR 0 બીટ સેટ કરો તો ટાઈમર શરૂ થશે તેથી આ ટાઈમર આ મોડ સાથે શરૂ થશે આ સાથે અપકાઉન્ટિંગ આના જેવું હશે TL 0 38 39 3a 3b છે તેથી તે થોડા સમય પછી આ રીતે જશે તેથી તે FF પર જશે અને FF થી તે 0 0 પર જશે તેથી જ્યારે તે ff થી 00 સુધીની ભૂમિકા ભજવશે ત્યારે TF0 બીટ 1 પર સેટ થશે અને પછી આ TL0 મૂલ્ય સાથે આપમેળે TH0 રજિસ્ટરમાં ફરીથી લોડ થશે તેથી TH 0 સામગ્રી ખોવાઈ નથી તેથી આપણા કિસ્સામાં TH 0 38h ધરાવે છે તેથી તે 38 કલાક પકડી રાખશે તેથી તે મૂલ્ય આ અપકાઉન્ટિંગ પ્રક્રિયાથી પ્રભાવિત થતું નથી તેથી જ્યારે આ TL0 ઓવરફ્લો થશે ત્યારે આ TL0 ફરીથી TH0 સાથે લોડ થશે તેથી હવે જ્યારે TH0 બનશે ત્યાં એક ઓવરફ્લો છે તેથી આ ફ્લેગ 1 ની બરાબર બને છે અને 8051 તે ઓટો રીલોડ મોડમાં જાય છે અને આ TL0 અને TH0 તેઓ 38 h સાથે લોડ થાય છે તેથી પછી આપણે આ TF0 સાફ કરી રહ્યા છીએ એકવાર તમે આ TF0 સાફ કરો તેથી તે થશે કારણ કે TR બીટ પહેલેથી જ સેટ છે તેથી TR બીટ આપણે રીસેટ કર્યું નથી તેથી તે બિંદુથી ફરીથી આ ગણતરી શરૂ કરવામાં આવશે તેથી આ નોંધવા જેવી બાબત છે કે જ્યારે TL0 રોલ ઓવર થાય ત્યારે આપણે TF 0 સાફ કરવું જોઈએ તેથી તે મહત્વપૂર્ણ છે અને પછી આપણે તેથી આપણે આગળની પ્રક્રિયામાં મોનિટર TF 0 જાણી શકીએ છીએ તેથી તે આપોઆપ નથી તેથી એવું નથી કે તરત જ તે રોલ ઓફ થઈ જાય છે તેથી TF 0 પણ સાફ થઈ જશે તેથી એવું થતું નથી આપણે તેને જાતે કરવું પડશે અને પછી જ્યારે પણ આપણે પ્રક્રિયાને રોકવા માંગીએ છીએ ત્યારે આપણે TR 0 બીટ સાફ કરવું પડશે તેથી તે હંમેશની જેમ છે તેથી TR 0 બીટ સાફ કરવું તેથી આ ઓપરેશન છે જો તેથી આ ક્રિસ્ટલ ઓસિલેટર ત્યાં છે તેથી ઘડિયાળની આવર્તન જનરેટ કરવા માટે તેને 12 વડે વિભાજિત કરવામાં આવે છે અને પછી તે તાર્કિક રીતે તે TR1 બીટ સાથે કરવામાં આવે છે તેથી ટાઈમર 1 માટે TR1 સાથે છે તેથી તે તાર્કિક રીતે TL છે અને TR1 સાથે છે તેથી જ્યારે પણ TR1 ઊંચું હશે ત્યારે આ ઘડિયાળ ટાઈમર સુધી પહોંચશે તો TL1 એ આપણી પાસેનું ટાઈમર છે તેથી TL1 તે અપકાઉન્ટ કરવાનું શરૂ કરશે અને જ્યારે તે ઓવરફ્લો થશે ત્યારે આ TF1 બીટ સેટ થશે અને આ રીલોડ પણ TH 1 ને આપવામાં આવશે તેથી TH અથવા આ ફરીથી લોડ કરવાની સૂચના આવશે અને તે મુજબ TH 1 1 મૂલ્ય આવશે TL 1 મૂલ્ય પર ફરીથી લોડ કરો તેથી જ્યારે પણ આ FF થી 0 0 સુધી રોલઓવર થશે ત્યારે TF ઊંચો જશે અને પછી આ TF 1 ઊંચો છે અને આ ફરીથી લોડ પણ કરવામાં આવે છે તેથી તે હશે પરંતુ આપણે આ TF 1 બીટને સાફ કરવું પડશે અન્યથા તે કંઈક બનાવી શકે છે જેને કદાચ ભૂલથી ટાઈમરના અન્ય ઓવરફ્લો તરીકે ગણવામાં આવે છે આગળ આપણે કાઉન્ટર ઓપરેશન પર ધ્યાન આપીશું તેથી આ ટાઈમર ઑપરેશનમાં આપણે જોયું છે કે આપણને માઇક્રોકન્ટ્રોલર ક્રિસ્ટલમાંથી ઘડિયાળ ક્યાંથી મળે છે અને તે 12 વડે વિભાજિત થાય છે અને તેનો ઉપયોગ ઘડિયાળ તરીકે થાય છે તેથી આપણે આ ટાઈમર કાઉન્ટર મોડ્યુલનો ઉપયોગ કાઉન્ટર તરીકે પણ કરી શકીએ છીએ તો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો તેથી આ ટાઈમરનો ઉપયોગ 8051 ની બહાર બનતી ઘટનાઓની ગણતરી માટે થઈ શકે છે જ્યારે ટાઈમરનો ઉપયોગ કાઉન્ટર તરીકે થાય છે તેથી તે 8051 ની બહારની પલ્સ છે જે TH TL રજિસ્ટરને વધારશે તેથી અહીં આ CT બીટ 1 પર સેટ થવો જોઈએ તેથી હવે તે કાઉન્ટ ઓપરેશન છે અને આપણી પાસે 8051 માટે છે ત્યાં 2 પિન છે અને 1 ને T 0 કહેવાય છે અને તેને T 1 કહેવાય છે તેથી તે વાસ્તવમાં પિન છે 8051 ના નંબર 14 અને 15 અને તે પોર્ટ બીટ 3s બીટ નંબર પોર્ટ 3s બીટ નંબર 4 અને બીટ નંબર 5 સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી જો તમે આ 8051 નો ઉપયોગ કરી રહ્યા હોવ તો આ કાઉન્ટર ઓપરેશન માટે જો તમે આ કાઉન્ટર સુવિધાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આપણે કોઈપણ રીતે સાદા ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે પોર્ટ 3 નો ઉપયોગ કરી શકતા નથી તેથી આ T 0 અને T 1 છે તેથી તે 2 ટાઈમર છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ પિનનો ઉપયોગ ટાઈમર 0 અને ટાઈમર 1 ને ફીડ કરવા અને તેમને કાઉન્ટર મોડમાં ચલાવવા માટે થઈ શકે છે તેથી આ 14 અને 15 સપોર્ટ પિન છે P 3 4 ફંક્શન T0 છે અને ટાઈમર કાઉન્ટર 0 બાહ્ય ઇનપુટ છે અને 15 પોર્ટ પિન છે P 3 5 ફંક્શન T 1 છે અને તે ટાઈમર કાઉન્ટર 1 બાહ્ય ઇનપુટ છે તેથી આ માળખું આપણે પહેલાથી જ જોયું છે અને હવે આપણી પાસે માત્ર એટલો જ તફાવત છે કે આ ટાઈમરને કાઉન્ટર તરીકે વાપરવા માટે CT બીટ તેને 1 પર સેટ કરવું જોઈએ અને આ CT બીટને તેનો ઉપયોગ કરવા માટે 1 પર ટાઈમર 0 કાઉન્ટર તરીકે સેટ કરવું જોઈએ તેથી આ સમગ્ર યોજનાકીય આકૃતિ છે તેથી જ્યારે પણ તમે ટાઈમર ઓપરેશન માટે જાવ ત્યારે આપણને આ મળ્યું છે તેથી આ CT બીટ 0 છે તેથી જ્યારે આ CT બીટ 0 છે જેમ કે આ સ્વીચ ક્રિસ્ટલ ઓસીલેટર ના પરિણામે જે પણ ઘડિયાળ આવી રહી છે તે ઉપરની તરફના સંપર્ક બિંદુ સાથે જોડાયેલ છે તેથી તે ટાઈમરને નિયંત્રિત કરશે અને અલબત્ત ત્યાં આ છે તેથી અને જ્યારે આ CT 1 ની બરાબર હોય તો આ સ્વીચ આ સંપર્ક નીચલા બિંદુ સાથે સ્થાપિત થાય છે જે તમે કહી શકો છો અને તે કિસ્સામાં ઘડિયાળ પીન T1 માંથી આવી રહી છે તેથી આ એક ભાગ છે જે CT બીટનો ઉપયોગ કરીને કાઉન્ટર અને ટાઈમર ઓપરેશનને અલગ પાડે છે બીજી મહત્વની બાબત જે આપણી પાસે છે તે ગેટ અને TR બિટ્સનું નિયંત્રણ છે હવે જો આ ગેટ 0 હોય તો તે વિક્ષેપ પર આધારિત નથી જ્યારે જો ગેટ 1 તો એટલે કે આ સમયે તમને 0 મળે છે તેથી તે INT પિન પર નિર્ભર રહેશે અને હવે જો INT પિન 0 હોય તો આ INT બાર હોય છે તેથી જો તે 1 હોય તો તમને અહીં 1 મળશે અને પછી આ લોજિકલ તમે કહી શકો કે જો આ 1 હોય અને આ TR 1 પણ 1 હોય તો જ આ નીચે જોડાયેલ હશે તેથી તે કાર્યરત થશે તેથી તે આ હશે તેથી આ બિંદુ આને નિયંત્રિત કરશે અને જો તે 0 હોય તો તે કિસ્સામાં તે આ રેખા દ્વારા નિયંત્રિત થશે તેથી આ રીતે આપણને આ ગેટ અને TR બિટ્સ સાથે આ સમય મળ્યો છે જેમ કે તે બીજી સ્વીચને નિયંત્રિત કરે છે તેથી આ તદ્દન તાર્કિક રેખાકૃતિ છે તેથી વાસ્તવમાં તે અંદરથી આ રીતે વધી શકતું નથી પરંતુ આ સમજવા માટેનું એક તાર્કિક રેખાકૃતિ છે અને આખરે તે ગમે તે હોય કે તે આ આંતરિક ઘડિયાળની આવર્તનમાંથી આવે અથવા આ T 1 પિનથી તે ગેટ અને તે બધા પર આધારિત હોય પરંતુ વસ્તુઓ આખરે ઘડિયાળ આ ટાઈમર સુધી પહોંચે છે તેથી તે ઘટનાઓ હોઈ શકે છે જે પલ્સ તરીકે વધે છે અથવા તે સ્ફટિક આવર્તન હોઈ શકે છે તેથી તે આ ટાઈમર તેને મેળવે છે અને પછી તે ગણતરી કરવાનું શરૂ કરશે અને જ્યારે તે ઓવરફ્લો થશે ત્યારે તે આ ઓવરફ્લો બીટ પર જશે અને સેટ કરવામાં આવશે તેથી તે આ ટાઈમર કાઉન્ટર પસંદગીની સંપૂર્ણ કામગીરી છે ટાઈમર મોડ 1 ની જેમ કાઉન્ટર મોડ 1 માટે આપણને કાઉન્ટર મોડ 1 મળ્યો છે તેથી તે 16 બીટ કાઉન્ટર TH 0 છે અને TL 0 નો ઉપયોગ કરવામાં આવશે તેથી TH 0 અને TL 0 જ્યારે TR 0 ને 1 પર સેટ કરવામાં આવે અને બાહ્ય પલ્સ થાય ત્યારે તેઓમાં વધારો થશે તેથી જ્યારે પણ આ TR બીટ દ્વારા આ કાઉન્ટર સક્ષમ કરવામાં આવે છે અને જ્યારે પણ આ TR બીટ 1 હશે ત્યારે જ તે ફક્ત બાહ્ય ઘટનાઓની ગણતરી કરશે અને જ્યારે પણ તમે તમારા પ્રોગ્રામમાં બાહ્ય ઘટનાઓની ગણતરી કરવા માંગતા ન હોવ તો તમે આ અનુરૂપ TR બીટ થી 0 સેટ કરી શકો છો તેથી તે બાહ્ય ઘટનાની ગણતરી કરશે નહીં બીજી બાજુ જો તમે જ્યારે આ ગણતરી મૂલ્ય સુધી પહોંચશો ત્યારે તે મહત્તમ હોય છે કારણ કે આપણે મોડ 1 નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તે 16 બીટ ઑપરેશન છે તેથી જ્યારે તે મહત્તમ FFFFH સુધી પહોંચે છે ત્યારે તે 0000 પર ફેરવાઈ જશે અને તે કિસ્સામાં TF0 વધારવામાં આવશે જાણે કે ગણતરીનો 1 સમૂહ પૂરો થઈ ગયો હોય છે તેથી આ ટાઈમર અથવા કાઉન્ટર ભરાઈ ગયું છે તેથી આપણે કહી શકીએ કે હવે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરી રહ્યા છીએ તેમાં નોંધ લેવી જોઈએ કે તેણે પહેલેથી જ 65536 વસ્તુઓની ગણતરી કરી છે અને પ્રોગ્રામરે સતત દેખરેખ રાખવી જોઈએ અને હવે કાઉન્ટર 0 બંધ કરવું જોઈએ અને પછી તમે આ પ્રારંભિક મૂલ્ય સેટ કરી શકો છો તમે ઇચ્છો તે પ્રમાણે TH 0 TL 0 સેટ કરવું જોઈએ પરંતુ તે પછીથી તે ગણતરી શરૂ કરશે અને વિશેષ સ્થિતિ દર્શાવવા માટે TF 0 ને 1 ની બરાબર થવા દો જેમ કે જો આપણે કહીએ તો કહો કે જો આપણે રૂમમાં આવેલા લોકોની સંખ્યા ગણવા માંગતા હોઈએ અને જો આપણે એક બાર લગાવીએ કે દર 100 લોકો આવે છે તો આપણને સૂચિત કરવાની જરૂર છે કે 100 લોકો દાખલ થયા છે તેથી આપણે શું કરવાનું છે કે તે રીતે આપણે કાઉન્ટર FFFF માઈનસ 100 ની કિંમત સાથે શરૂ કરવું પડશે અને પછી આપણે હવે ચાલુ રાખવું પડશે તેથી કાઉન્ટર તે મૂલ્યથી અપકાઉન્ટિંગ કરશે અને જ્યારે તે FFFF પાર કરશે ત્યારે તે TF 0 બીટમાં ઓવરફ્લો જનરેટ કરશે તેથી આપણને સંકેત મળે છે કે 100 લોકો આવ્યા છે તેથી આ રીતે આ કાઉન્ટર્સનો ઓપરેશન કરવા માટે ઉપયોગ કરી શકાય છે તેથી આ બાહ્ય ઓપરેશન મોડ 1 સાથે ટાઈમર 0 છે તેથી આ CT પિન 1 પર સેટ છે તેથી તે રીતે તે કાઉન્ટર ઓપરેશન છે તેથી TR 0 આ વખતે આ બાહ્ય પિન P3 તેથી તે તાર્કિક રીતે અહીં સમાપ્ત થાય છે તેથી તે TH0 TL0 જોડીમાં જાય છે તો અન્યથા તે સમાન છે તેથી જ્યારે તે FFFF થી 0 પર જાય છે ત્યારે તે ઓવરફ્લો થશે અને આ TF 0 ની કિંમત પ્રાપ્ત થશે આગળ આપણે કાઉન્ટરના આ મોડ 2 ઓપરેશનને જોઈશું તેથી તે મોડ 2 ટાઈમર ઓપરેશનની જેમ મોડ 2 છે તેથી મોડ 2 કાઉન્ટર ઑપરેશન એ 8 બીટ ઑપરેશન પણ છે અને તે માત્ર 0 0 થી ff મૂલ્યોને TH 0 માં લોડ કરવાની મંજૂરી આપે છે તેથી તે 8 બીટ મૂલ્ય છે અને બધું સમાન છે તે ઑટો રીલોડ TL 0 છે જો TR 0 1 ની બરાબર હોય અને આ બાહ્ય પલ્સ થાય તો વધારો થશે તેથી પછી માત્ર આ TL 0 મૂલ્યમાં વધારો થશે તેથી તે રીતે તે થશે અને જ્યારે ફરીથી ઓવરફ્લો થશે ત્યારે મૂલ્ય TH 0 થી TL 0 સુધી લોડ થશે અને તે આમ જ ચાલુ રહેશે તેથી આ એક ઉદાહરણ છે તેથી આપણે ધારીએ છીએ કે ઘડિયાળની પલ્સ પિન T 1 માં આપવામાં આવે છે અને આપણે પલ્સની ગણતરી કરવા અને TL 1 ના T 1 ની સ્થિતિ દર્શાવવા અથવા પોર્ટ P2 ની પોર્ટ 2 પરની સ્થિતિ દર્શાવવા માટે મોડ 2 માં કાઉન્ટર 1 માટે પ્રોગ્રામ લખવા માંગીએ છીએ તેથી પ્રથમ વસ્તુ એ છે કે આપણે આ મોડ 2 કાઉન્ટર 1 રાખવા માંગીએ છીએ તેથી કાઉન્ટર 1 ને મોડ 2 પર સેટ કરવું પડશે તેથી પ્રથમ સૂચના આ ખરેખર તે કરી રહ્યું છે તેથી જો આપણે તેને વિભાજીત કરીએ તો આ 0 કાઉન્ટર ટાઈમર 0 માટે છે તેથી આ ગેટ બીટ 0 છે તેથી આ એક કાઉન્ટર ઓપરેશન છે તેથી CT 1 છે અને પછી આ મોડ 2 છે તેથી આ પછી મોડ 2 સેટિંગ છે આપણે આ TH 1 થી 0 શરૂ કરીશું કારણ કે આપણે માત્ર ગણતરી કરવા માંગીએ છીએ કે કેટલી પલ્સ આવી છે તેથી તે રીતે આપણે આને 0 થી પ્રારંભ કરીએ છીએ અને પછી SETB P 3 5 આ T 1 બીટ ઇનપુટ બનાવશે તેથી આ બીજી ખૂબ જ રસપ્રદ બાબત છે કે મારે તમને જણાવવું જોઈએ કે 8051 ના કિસ્સામાં જ્યારે પણ તમને P 3 પોર્ટ મળે છે તેથી આ બિટ્સ હવે ત્યાં છે આ બિટ્સ જો તમે વેલ્યુ વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો જ્યારે પણ તમે 8051 પોર્ટ વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે સૌ પ્રથમ તમારે 1 લખવું પડશે તેથી તમારે પહેલા ત્યાં 1 લખવું પડશે તેથી આ તે પોર્ટની રચનાને કારણે છે જેમાં ટ્રાન્ઝિસ્ટર નો સમાવેશ થાય છે અને તે સેલ અને તે પોર્ટ લેચનો સમાવેશ થાય છે તેથી આ આપણે લાંબા સમય પહેલા જોયું છે તેથી મૂળભૂત રીતે તે કરવું પડશે તેથી આ સૂચના ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જો તમે આ ચૂકી જાઓ છો તો એવું બની શકે છે કે અગાઉ આ પોર્ટનું મૂલ્ય 0 હતું અને તે મૂલ્ય 0 ધરાવતું રહે છે તેથી તે લાઇન પર અમુક મૂલ્ય આવે તો પણ તે પોર્ટ વાંચી શકશે નહીં તેથી આ SETB P3 5 ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ આ T 1 ને ઇનપુટ પોર્ટ તરીકે રૂપરેખાંકિત કરશે કારણ કે આ T1 હવે માઇક્રોકન્ટ્રોલર માં ઇનપુટ તરીકે આવશે તેથી તે પછી આપણે બીટ TR 1 સેટ કરીએ છીએ તેથી ટાઈમર શરૂ કરો તેથી જ્યારે તમે ટાઈમર શરૂ કરો તો તમે TH 1 લોડ કર્યા પછી આ મૂલ્ય TL રજિસ્ટર TL1 રજિસ્ટરમાં પણ લોડ થાય છે અને પછી હવે આપણે સતત જોઈ શકીએ છીએ તેથી પલ્સ આ લાઇન પર આવી રીતે આવશે અને હવે TL 1 પિન પર પલ્સ આ રીતે આવશે અને આવી દરેક પલ્સ પર 1 તરીકે ગણવામાં આવે છે તેથી તે પ્રોસેસર દ્વારા આપમેળે થાય છે તેથી એક પ્રોગ્રામર તરીકે આપણે જે કરીએ છીએ તે આપણે TL 1 ની સામગ્રીને A માં રજીસ્ટર કરીએ છીએ અને પછી રજીસ્ટરની સામગ્રીને P 2 પર ખસેડીએ છીએ તેથી આ રીતે આપણે સતત T 1 પિન પર આવેલા પલ્સની સંખ્યા દર્શાવી શકીએ છીએ અને P 2 પોર્ટ પર પછી આપણે તપાસ કરીએ છીએ કે ત્યાં ઓવરફ્લો છે કે કેમ કારણ કે તે માત્ર ff સુધી ગણાશે તેથી તે કિસ્સામાં જો નૉટ બીટ TF 1 બેક પર જમ્પ કરે તો જ્યાં સુધી ત્યાં કોઈ ઓવરફ્લો ન હોય તો તે આગલું મૂલ્ય અને અપડેટ મેળવે છે અને એકવાર તે ઓવરફ્લો થાય તો પછી તમે તેને રોકવા માંગો છો તેથી તમને આ સ્પષ્ટ TR1 જોઈએ છે તેથી આપણે આ ટાઈમર બંધ કરીએ છીએ તેથી આપણે ઓવરફ્લો બીટ 0 અને SJMP ને ફરીથી બનાવવાનું બંધ કરીએ છીએ તેથી આપણે ફરીથી પ્રક્રિયા શરૂ કરીએ છીએ તેથી આ રીતે આપણે સતત 00 થી FF માં આવતા પલ્સની સંખ્યા દર્શાવવાનું ચાલુ રાખી શકીએ છીએ અને પછી ફરીથી 00 થી FF હોય છે તેથી તે આ પ્રોગ્રામ દ્વારા સતત આગળ વધી શકે છે તેથી આ કાઉન્ટરમાં મોડ 2 ઓપરેશન માટે ઉપયોગી છે